આગળની વસ્તુ જે આપણે કરવા માંગીએ છીએ તે વિઝ્યુઅલાઈઝ કરવાનું છે કે આ ક્ષેત્રો બરાબર કેવા દેખાય છે તેથી અહીં એક કૌંસ હોવો જોઈએ હા તો આવું શું છે આપણી હર્ટ્ઝ ડાઈપોલ ની પરિભાષાનો થોડો ભાગ અહીં ઓરીજીન પર બેઠો છે તે z- દિશા સાથે નિર્દેશિત છે હવે જો તમે દૂરના ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રની અભિવ્યક્તિ જુઓ તો અહીં તમે શું જોશો સાઈન થીટા કઈ દિશામાં છે ϕˆ બરાબર તેથી આમાં તે ચુંબકીય ક્ષેત્ર છે આ મારી ϕˆદિશા છે બરાબર તેથી વિષુવવૃત્તીય પ્લેન માં ચુંબકીય ક્ષેત્ર x y પ્લેન માં છે તેથી તેથી જ આ પ્લેન ને હર્ટ્ઝ ડાઈપોલ માટે H પ્લેન કહેવામાં આવે છે કારણ કે આપણી પાસે H એ ϕˆ સાથે કંઈક સપ્રમાણમાં છે હવે બીજી તરફ તમે ઈલેક્ટ્રિક ફિલ્ડને જુઓ તે કઈ દિશામાં છે તે દૂરના ક્ષેત્રમાં θˆ તરફ કઈ દિશામાં નિર્દેશ કરે છે બરાબર તેથી વિદ્યુત ક્ષેત્ર એ ϕˆ સાથે કંઈક સપ્રમાણમાં છે તેથી θˆ એ વિષુવવૃત્તીય પ્લેન માં નીચેની તરફ છે તેથી જો હું અહીં આ પ્લેન ને જોઉં તો જે બરાબર બતાવવામાં આવ્યું છે તેથી જો આપણે પૃથ્વી વિશે વિચારીએ તો તે રેખાંશ જેવું છે તેથી કોઈપણ રેખાંશ ગણવામાં આવે છે તેને ઈ પ્લેન કહેવામાં આવે છે કારણ કે તે પ્લેન માં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે બરાબર તેથી આ એક પ્રકારની પ્રમાણભૂત પરિભાષા છે જેનો ઉપયોગ બરાબર થાય છે તેથી શું થાય છે કે તમે જાણો છો કે ઘણી વખત તમે આ એન્ટેના ની રેડિયેશન પેટર્ન શું છે તે શબ્દને ગમતો સાંભળ્યો છે તે વિશે વાત કરવા માંગો છો તેથી તે તરફ જે ઉપયોગી છે તે શોધવાનું છે કે સામાન્યકૃત ક્ષેત્ર શું છે કારણ કે આપણે ભૌતિક સ્થિરાંકો અને કરંટ સાથે વ્યવહાર કરવા માંગતા નથી અને તે બધી વસ્તુ પર તેથી તે માટે તમે ફીલ્ડ પેટર્ન તરીકે ઓળખાતી કંઈક વ્યાખ્યાયિત કરો છો જે તમારી EθEθ max છે તો ચાલો Eθ માટે સમીકરણ લખીએ તેથી મારી પાસે θ ના ફંક્શન તરીકે E બદલાય છે જે ફક્ત sin θ છે બાકી બધું θ ના સંદર્ભમાં સ્થિર છે તો આ અહીં શું છે sin θ તેથી જો હું પ્લોટ કરું તો હું લઈશ તો ચાલો કહીએ કે E પ્લેન બરાબર છે તેથી હું અહીં E પ્લેન નું પ્લોટ કરવા જઈ રહ્યો છું અને હું ધ્રુવીય કોઓર્ડિનેટ્સમાં પ્લોટ કરવા માંગુ છું આ તમને શું ખબર છે કે ફીલ્ડ પેટર્ન નો વર્ગ સામાન્ય ફીલ્ડ પેટર્ન સ્ક્વેર્ડ છે આને પાવર પેટર્ન કહેવાય છે ત્યાં ફીલ્ડ પેટર્ન છે અને આ પાવર પેટર્ન છે જો મારે આ પ્લેન માં આ પ્લેન માં આનું પ્લોટ બનાવવું હોય તો તે કેવું દેખાશે તો સારું મારું θ 0 તો આપણે ધ્રુવીય પ્લોટ કેવી રીતે કરીએ તમે થોડી થીટા લો અને પ્લોટ કરો તો θ 0 પર મૂલ્ય શું છે 0 બરાબર sin2θ 0 હશે તેથી હું અહીંથી શરૂ કરવા જઈ રહ્યો છું અને જ્યારે હું x અક્ષ અથવા y અક્ષ બંને માથી કોઈ પણ ની બાજુએ θ 90 પર જઈશ તે 1 શું હશે બરાબર તેથી તે તેના જેવું દેખાશે અને પછી અહીં પાછા આવો તો આ θ π2 પર છે આ θ 0 પર છે બરાબર અને આ શું તે z અક્ષ વિશે સપ્રમાણ હશે તે z અક્ષ વિશે સપ્રમાણ હોઇ શકશે તેથી આ જમણા 8 ના આંકડા જેવું દેખાશે તેથી કોઈપણ E પ્લેન માં ફિલ્ડ પાવર પેટર્ન આના જેવી દેખાય છે તો તમે આનું અર્થઘટન કેવી રીતે કરશો તેથી કોઈ કહે છે કે મને કહો કે અમુક આપેલ થીટા માં પાવર શું છે તેથી તેઓ તમને થીટા આપે છે તેથી તેઓ આ થીટા આપે છે તેથી તમે શું કરો છો અને શોધો કે આ લંબાઈ શું છે અને તે લંબાઈ તમારા પાવર નોર્મલાઈઝ્ડ પાવર પેટર્ન ના સપ્રમાણ છે તેથી ધ્રુવીય પ્લોટનું અર્થઘટન કેવી રીતે કરવું તે છે વિદ્યાર્થી સર બિંદુઓનું આ સ્થાન ધ્રુવીય કોઓર્ડિનેટ્સમાં રચાયેલ થીટા ના ફંક્શન તરીકેનો પાવર છે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ માં નહીં વિદ્યાર્થી હા તેથી આ 1 હશે વિદ્યાર્થી હા આ x છે વિદ્યાર્થી ના આ x અથવા y અક્ષ અથવા વિષુવવૃત્તીય પ્લેન માં કોઈપણ અક્ષ હોઈ શકે છે કારણ કે તેથી આ E પ્લેન છે જમણે E પ્લેન માં z અક્ષ છે તે રેખાંશ જેવું છે તે ગમે ત્યાં હોઈ શકે છે તો તમારો પ્રશ્ન એ છે કે હું કેવી રીતે કરીશ વિદ્યાર્થી થીટા 2 z થીટા ના આને કાર્ટેશિયન પ્લોટ તરીકે અર્થઘટન કરશો નહીં એક ધ્રુવીય પ્લોટ જ્યાં આ લંબાઈ P θ ની બરાબર છે જેમ કે તમે જ્યારે RCS પ્લોટ કર્યું બરાબર તેથી તમે θ 0 P 0 થી શરૂ કરો છો તો તે સમયે ઓરીજિન પર તે બિંદુ ક્યાં હતું θ π2 તેથી માં θ 0 r આપણી પાસે r θ ના ફંક્શન તરીકે પ્લોટિંગ છે તેથી θ 0 આનાથી મને 0 મળ્યો કારણ કે પાવર 0 અને 0 હતો તે θ π2 ઓરીજિન છે પાવર શું છે θ π2 પર P 1 બરાબર તેથી તે મને અહીં r θ કોઓર્ડિનેટ માં લાવ્યો વિદ્યાર્થી તેથી તમે માપશો તો તે તમને કહે છે કે મોટાભાગનો પાવર કઈ દિશામાં જઈ રહયો છે વિદ્યાર્થી વિષુવવૃત્તીય પ્લેન બરાબર હવે તમે પૂછી શકો છો કે મેં હમણાં જ E થી E નો ગુણોત્તર લીધો છે H વિશે શું મારો મતલબ પાવર શોધવાનો છે મારે ફક્ત ઇલેક્ટ્રિક ફિલ્ડ નું વર્ગીકરણ ન કરવું જોઈએ મારે શું કરવું જોઈએ E × H તો શું મેં ભૂલ કરી છે હા કારણ કે જો તમે અહીં તમારા દૂરના ક્ષેત્રોમાં જોશો તો જો તમે E અને H નો ગુણોત્તર લો છો તો તમને η મળશે બરાબર તેથી અહીં મેં આ અહીં લખ્યું નથી પરંતુ જો હું |E||H| લઉં હું લાક્ષણિક અવરોધ યોગ્ય રીતે મેળવીશ તેથી જો મને વાસ્તવિક પાવર જોઈતો હોય તો તે બધી સામગ્રીનો 12η વડે ગુણાકાર કરવો વિદ્યાર્થી તેથી આ દુરના ફિલ્ડ માટે છે આ દૂરનું ક્ષેત્ર છે હા તેથી સામાન્ય રીતે આપણે વિચારી રહ્યા છીએ જ્યારે તમે જાણો છો કે ફિલ્ડ વિઝ્યુલાઇઝિંગ વિશે વાત કરવામાં આવે ત્યારે આપણે દૂરના ક્ષેત્ર વિશે વાત કરી રહ્યા છીએ સિવાય કે તમારી પાસે ચોક્કસ ઉપયોગ હોય જ્યાં તમે નજીકના ક્ષેત્રો ઇચ્છતા હોવ તો તે એક અલગ બાબત છે પછી મારો મતલબ એ છે કે દૂરના ક્ષેત્રની પેટર્નની કલ્પના કરવા વિશે અન્ય પ્રકારની સરસ વસ્તુ એ છે કે આ ક્ષેત્રની પેટર્નઅહીં r પર આધારિત નથી તેથી તે એક સાર્વત્રિક પ્લોટ જેવું છે જ્યાં સુધી તમે જે પણ લો છો જ્યાં સુધી મારો મતલબ છે કે દૂરના ક્ષેત્ર તે હંમેશા આના જેવું જ દેખાશે આ E પ્લેન માં હતું તે H પ્લેન માં કેવું દેખાય છે તો હવે H -પ્લેન શું છે x y બરાબર તેથી તે આ વ્યક્તિના ટોચના દૃશ્ય જેવું છે તેથી x y પાવર પેટર્ન H - પ્લેન માં કેવી દેખાય છે તો સૌ પ્રથમ θ ની દ્રષ્ટિએ x y પ્લેન શું છે X y પ્લેન કેવું દેખાય છે મારો મતલબ H -પ્લેન માટે વિષુવવૃત્તીય પ્લેન બરાબર છે જે x y પ્લેન છે વિષુવવૃત્તીય પ્લેન માટે થીટા નું મૂલ્ય શું છે તો π2 પર પાવર પેટર્નનું શું થાય છે P 1 હોઈ અચળ બરાબર તેથી તે શું હોવું જોઈએ ધ્રુવીય પ્લોટ શું હોવું જોઈએ વિદ્યાર્થી ધ્રુવીય વર્તુળ વર્તુળ બરાબર તેથી ગમે તે દિશા હોય મને કોઈ ફરક પડતો નથી ϕ હું શુ લઉં આ મારું ϕ છે પછી ભલેને હું ગમે તે ϕ લઉં મારી પાસે હંમેશા 1 છે તેથી આ લંબાઈ 1 છે તેથી 1 બરાબર તે તમને શું કહે છે કે જો મારી પાસે અહીં કોઈ નિરીક્ષક હોય જે H પ્લેન ની આસપાસ ફરે તો તેને અથવા તેણીને સતત યોગ્ય રહેવાની પાવર બદલાતી નથી બીજી બાજુ જો તે અથવા તેણી ધ્રુવો પર જાય તો જ્યારે તેઓ ધ્રુવ 0 પાવર અને વિષુવવૃત્તનો મહત્તમ પાવર સુધી પહોંચે ત્યારે તેથી તમે ઉદાહરણ તરીકે તમારા Wi Fi રાઉટરમાં બે સ્ટિક છે જે ડાઈપોલ એન્ટેના જેવી છે બરાબર તેથી જો તમે વિચાર્યું હોય કે તમે તમારા ઉપકરણ તરફ એન્ટેના ને નિર્દેશ કરીને મહત્તમ રેસેપ્શન મેળવશો વાસ્તવમાં તમે એક શૂન્ય તરફ નિર્દેશ કરી રહ્યા છો તમને કોઈ પાવર નહીં મળે તેથી તમે વધુ સારા છો તેથી જ તમે જોશો કે ઉપકરણોને ધ્રુવો સાથે ડાઈપોલ એન્ટેના સાથે ઊભા રાખવામાં આવે છે તેથી તે પ્લેન માં મહત્તમ લોકોને પહોચે છે અને ત્યાં કોઈ નથી મારો મતલબ છે કે વાંદરાઓ હજુ સુધી છત પર Wi Fi નો ઉપયોગ કરતા નથી તેથી અમે તે માટે z દિશાની લેતા નથી બરાબર તેથી મારો મતલબ છે કે મેં આ હર્ટ્ઝ ડાઈપોલ માટે મેળવ્યું છે પરંતુ તે પણ લગભગ સાચું હશે કારણ કે તમે લાંબા એન્ટેના પર જશો હા 1r ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યાર્થી આપણી પાસે 1r2 છે ના આ F નોર્મલાઇઝ્ડ છે તમે જાણો છો તેથી r રદ કરે છે તે આપેલ r પર છે Eθ પાસે પણ 1r2 હશે 1r આ θ ના ફંક્શન તરીકે મહત્તમ છે વિદ્યાર્થી આ સારુ છે બરાબર છે તો પછી તમે આપેલ r પર કહી શકો છો તેથી આપેલ પર એટલે કે આપેલ ગોળા પર વિદ્યાર્થી તો F એ r ના ફંક્શન તરીકે અચળ રહેશે હા F એ r ના ફંક્શન તરીકે અચળ રહે છે તેથી જ તે ખૂબ જ ઉપયોગી છે જો હું નિરપેક્ષ પાવર શોધવા માંગતો હોય તો મારે Eθ શોધવું પડશે જેમાં મારી r2 અવલંબન હશે અને આ |F|2 દ્વારા ગુણાકાર થશે આ 3 D માં કેવું દેખાશે મેં બે વિભાગોના પ્લોટ કર્યા તેથી તે કયા ખોરાક જૂથ જેવું લાગે છે વિદ્યાર્થી એપલ ગ્રુપ ડોનટ નહીં તે વધુ ગમે છે હા એપલ પણ એપલ ડોનટ ગમે તે તમારી પસંદગી પર આધાર રાખે છે વિદ્યાર્થી Apple કેન્દ્રમાં 0 પર જતું નથી હા એપલ કેન્દ્રમાં 0 પર નથી જતું વિદ્યાર્થી એન્ટેના ને પણ બંપ હશે તે બમ્પ ધરાવે છે પરંતુ એપલ 0 પર બધી રીતે જતું નથી ખૂબ જ ચુસ્ત ડોનટ 0 પર જઈ શકે છે વિદ્યાર્થી ત્યાં કોઈ છિદ્ર નથી ત્યાં વેલ છે ત્યાં અનંત નાના ત્રિજ્યાનું છિદ્ર છે તેથી તે એક વિચિત્ર ડાઈપોલ વિચિત્ર ડોનટ છે બરાબર તેથી આ રીતે આપણે ક્ષેત્રોને સુંદર રીતે વિઝ્યુઅલાઈઝ કરીએ છીએ આ મારો મતલબ છે કે આ ફ્રેમવર્ક આ પરિભાષાઓ તે બધા એન્ટેના ના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય છે અને અમે તમને જાણતા હોય તેવી વિવિધ વ્યાખ્યાઓની ચર્ચા કરવામાં લાંબો સમય પસાર કરી શકીએ છીએ પરંતુ અમે તે અહીં કરીશું નહીં તેથી હવે ચાલો મેં જે કર્યું તે આપણે સામાન્ય રીતે હર્ટ્ઝ ડાઈપોલ તરફ જોયું તો ચાલો અમુક લાક્ષણિક એન્ટેના જોઈએ તેથી સામાન્ય રીતે તેથી અમે હર્ટ્ઝ ડાઈપોલથી દૂર જઈ રહ્યા છીએ તેથી લાક્ષણિક પાવર પેટર્ન તે કેવી રીતે દેખાય છે આ તે છે જે આપણે સાહિત્યમાં શોધીશું તેથી તમને આના જેવા ઘણા કાગળો મળશે જેમાં તમે આના જેવી આકૃતિઓ જોશો તો આનો અર્થ શું છે સૌ પ્રથમ તો આ કઈ સંકલન પ્રણાલીમાં રચાયેલ છે તે એક ધ્રુવીય પ્લોટ છે તેથી જ્યારે તમે આ જુઓ ત્યારે તેને x y પ્લોટ તરીકે યોગ્ય રીતે અર્થઘટન કરવાનો પ્રયાસ કરશો નહીં તેથી ઓરીજીન અહીં સમાપ્ત થાય છે તો આ શું કહે છે કે જો હું આ રીતે આ રીતે દોરો તો તેથી આ બીમ મેક્સિમાની દિશા છે અને પછી મારી પાસે અહીં કંઈક બીજું છે આ બીજી વસ્તુ છે અને આ બીજી વસ્તુ છે તેથી આ વ્યક્તિને આશ્ચર્યજનક રીતે એન્ટેના નો મુખ્ય લોબ કહેવામાં આવે છે ઓકે બધા વાસ્તવિક એન્ટેના માં મુખ્ય લોબ હશે અને બાજુ પરની આ વસ્તુઓને આશ્ચર્યજનક રીતે સાઈડ લોબ કહેવામાં આવે છે અને મુખ્ય લોબની વિરુદ્ધ દિશા કહેવામાં આવે છે પાછળનો લોબ ઠીક છે સામાન્ય રીતે આને નોર્મલાઇઝ્ડ કરવામાં આવે છે કે આ નંબર 1 સાચો છે કારણ કે આ તે છે જ્યાં Eθ Eθ કે જે તમારી મેક્સિમા છે હું અહીં જે પ્લોટ કરી રહ્યો છું તે છે |F|2 પાવર પેટર્ન વિદ્યાર્થી આપણી પાસે 0 હતો આપણી પાસે 0 શું હતું વિદ્યાર્થી આ વિશે વાત કરીએ અમે હવે હર્ટ્ઝ ડાઈપોલ વિશે વાત કરી રહ્યા નથી અમે કેટલાક સામાન્ય એન્ટેના વિશે વાત કરી રહ્યા છીએ અને આ આ એન્ટેના માટે એક અનુમાનિત પાવર પેટર્ન છે તે આના જેવું લાગે છે આ રીતે વિદ્યાર્થી જુઓ શું કરે છે તો હું હર્ટ્ઝ ડાઈપોલ કેસમાં આપણી પાસે શું હતું તેથી આપણી પાસે આના જેવું કંઈક હતું વિધાર્થી બરાબર તેથી આ કિસ્સામાં આ મુખ્ય લોબ અને મહત્તમ દિશા હતી જેમાં પાવર જઈ રહ્યો હતો તેથી હર્ટ્ઝ ડાઈપોલ પાસે કોઈ બાજુનો લોબ નથી અને તેની પાસે કોઈ પાછળનો લોબ નથી તેની પાસે માત્ર એક મુખ્ય લોબ છે અથવા તમે કહી શકો કે મારો અર્થ છે અથવા તેને કૉલ કરવાની બીજી રીત એ છે કે તેની બાજુનો લોબ સમાન છે મારો મતલબ બેક લોબ એ મુખ્ય લોબના સમાન છે જે પણ રીતે આપણે તેના વિશે વિચારવા માંગીએ છીએ તે છે પરંતુ વાસ્તવવાદી એન્ટેના આના જેવા છે જે મેં અહીં દોર્યા છે ત્યાં એક મુખ્ય લોબ છે જે તમે ડિઝાઇન કરી રહ્યા છો જે તમારા હેતુવાળા બીમ હશે જેનો તમે ઉપયોગ કરશો અને ત્યાં કંઈક છે જેને તમે મદદ કરી શકતા નથી ત્યાં થોડી ઊર્જા હશે જે બાજુના લોબમાંથી બહાર નીકળી રહી છે ઠીક છે તે રમતનો એક ભાગ છે જેની સાથે તમારે જીવવું પડશે અને તેનાથી પણ ખરાબ બેક લોબ છે તમે તેના વિશે કશું કરી શકતા નથી વાસ્તવિક એન્ટેના માં આવું થાય છે લોકો આ બીમ ને કેવી રીતે લાક્ષણિકતા આપે છે તે તમે શોધવા માંગો છો તેથી ઉદાહરણ તરીકે જો તમે પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન કરવા માંગતા હોવ જે ઉદાહરણ તરીકે 5G માં થશે 5G ના કિસ્સામાં તમારી પાસે એક કરતા વધારે બીમ હશે જે દરેક એક વપરાશકર્તા અને બધા સાથે વાત કરશે તેથી તમે પાતળા બીમ ઉત્પન્ન કરવા સક્ષમ બનવા માંગો છો જે એક બિંદુ પર કેન્દ્રિત છે અને કદાચ તમે ઇલેક્ટ્રોનિક રીતે સ્ટીયર કરી શકો તે નહીં થાય તેથી આને દર્શાવવાની રીત એ છે કે થિટા કે જેના પર આ અડધો પાવર બને છે તે પાવર છે તેથી જ્યારે પાવર અડધો થઈ જાય છે તેથી હું શોધી શકું છું તેથી આ પણ અડધા છે તેથી અહીં આ અર્ધ પાવર ડેલ્ટા થીટા બની જાય છે તેથી આ ડેલ્ટા થીટા બને છે તેને હાફ પાવર બીમ પહોળાઈ કહેવામાં આવે છે બીમ ને પાત્ર બનાવવાની આ એક રીત છે બીજી રીતે મારો મતલબ છે કે ત્યાં ઘણી રીતો છે બીજી લોકપ્રિય રીત એ છે કે તે થીટા શોધવાની કે જેના પર તમને નલ મળે છે તેથી આ કિસ્સામાં તે આ દિશા હશે અહીં મારી પાસે નલ છે તેથી પછી આ અહીં છે તે બને છે તેને પ્રથમ નલ બીમ પહોળાઈ કહેવાય છે વિવિધ વ્યાખ્યાઓ તે તમામ ઓરીજીન ભૂત રીતે કેપ્ચર કરવાનો પ્રયાસ છે કે બીમ કેટલું કેન્દ્રિત છે તેથી તે તમારી લાક્ષણિક પાવર પેટર્ન છે જે તમે વાંચો ત્યારે પણ તમે પેપર ખોલો છો તે જ તમને મળશે અને રેડિયેશન પેટર્ન ની બે લોકપ્રિય ગોઠવણીને બ્રોડસાઇડ અને એન્ડ ફાયર ઓકે નામ આપવામાં આવ્યા છે તો બ્રોડસાઇડ રેડિયેશન પેટર્ન એવી વસ્તુ છે જે કઈ દિશામાં કેન્દ્રિત છે વિધાર્થી ખરું કે કંઈક કે જે એન્ટેના ની ધરીની બાજુમાં છે તે મોટાભાગની ઉર્જા ત્યાં જઈ રહી છે જે તમારી બોર્ડની બાજુ છે અને અંતિમ આગ અહીં આ જમણી તરફની દિશામાં છે તેથી આ તમારી અંતિમ આગ છે અહીં આ તમારી z અક્ષ છે તેથી હર્ટ્ઝ ડાઈપોલ વધુ જેવો દેખાય છે અને તે બેમાંથી કોના જેવો દેખાય છે એન્ડ ફાયર ઓકે તેથી આ માત્ર નામકરણ છે તેથી ઉદાહરણ તરીકે સંદેશાવ્યવહારની સમસ્યાઓમાં હું 5G નું ઉદાહરણ આપીશ 5G એ શ્રેષ્ઠ ઉદાહરણ છે અથવા તો તમારું નિયમિત 4G કે જેની સાથે તમે અત્યારે કામ કરી રહ્યાં છો જ્યારે તમે કોઈ ચોક્કસ દિશામાં બીમ મોકલી રહ્યા હોવ ત્યારે તમે નથી ઈચ્છતા કે તે સિગ્નલ કોઈ બીજા પાસે જાય પરંતુ જો તમારી પાસે સાઇડ લોબ હોય તો તે જ સિગ્નલ બીજા યુઝર ને પણ જાય છે જે અહીં ઉભેલા હોય છે બરાબર તો અહીં કેટલાક યુઝર્સે તમારો સિગ્નલ અહીં જવાનો છે એવું માનવામાં આવે છે કે તમારી પાસે મહત્તમ બીમ ખૂબ જ સારી છે પરંતુ તમે તમારા એક ભાગને લીક કરી રહ્યા છો અહીં બીમ જો મારી પાસે ખૂબ જ સંવેદનશીલ રીસીવર હોય તો હું અહીં શું થઈ રહ્યું છે તે રેકોર્ડ કરી શકીશ તેથી એન્ટેના ડિઝાઇનમાં સામાન્ય રીતે લોકો આ બાજુના લોબ સ્તરને ઘટાડવા માંગે છે તેથી તમે અહીં આ અભિવ્યક્તિનો ઉપયોગ કરીને તેને કેવી રીતે લાક્ષણિકતા આપો છો બાજુના લોબ સ્તર માટે F શું છે તો અહીં આ F ને જેના વડે ભાગ્યુ તે શું છે તેથી તમે શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઘટાડવા માંગો છો SLL એ એન્ટેના અને ડિઝાઇનમાં સામાન્ય રીતે વપરાતો શબ્દ છે તેથી જ હું તેનો અહીં ઉલ્લેખ કરું છું અને અંતે અમે નજીકના ક્ષેત્ર અને દૂરના ક્ષેત્ર વચ્ચેના આ તફાવત પર ધ્યાન આપ્યું હતું કે તે ખરેખર ક્યારે શરૂ થાય છે તેના માટે કોઈ સારો જવાબ નથી કારણ કે જો તમે પાછળ જુઓ છો અને આ અભિવ્યક્તિઓ તેના પર નિર્ભર કરે છે અહીં હર્ટ્ઝ ડાઈપોલનું કોઈ પરિમાણ ન હતું કારણ કે Δz ખૂબ નાનો હતો પરંતુ જ્યારે હું વાસ્તવિક એન્ટેના બનાવું છું ત્યારે આ પરિબળ 2D2λ જ્યાં D એ એન્ટેના નું મહત્તમ પરિમાણ છે તેથી 2D2λ કરતા વધુ અંતર માટે અને λ એ દૂરના અંતર પરની તરંગલંબાઇ છે મારો મતલબ એ છે કે 2D2λ કરતા વધુ હોય તેવા અંતર પર તમારું દૂરનું ક્ષેત્ર શરૂ થાય છે તેથી માત્ર એક લાક્ષણિક ઉદાહરણ અમે બધાએ તે ત્રિકોણાકાર વર્ટિકલ બેઝ સ્ટેશનો તમારી ઇમારતોની ટોચ પર અને બધા જ જોયા છે જો તમે દૂર ક્ષેત્રનું અંતર શું છે તે શોધવા માંગતા હો તો દૂર ક્ષેત્ર ક્યાંથી શરૂ થાય છે તો તમે તેના માટે D લગભગ શું વિચારશો તેનું મહત્તમ પરિમાણ શું છે બેઝ સ્ટેશનો કે જે તમે બ્રિજ બિલ્ડીંગોની ટોચ પર જુઓ છો જે તમારા મોબાઇલ નેટવર્કને સેવા આપે છે તમને લાગે છે કે મહત્તમ પરિમાણ શું છે કેટલું છે વિધાર્થી એન્ટેના નુ માપ એન્ટેના નું પરિમાણ હું અહીં પૂછું છું વિધાર્થી ઊંચાઈ હા મહત્તમ ઊંચાઈ જુઓ D મહત્તમ પરિમાણ છે મને હવે પહોળાઈ ત્રિજ્યા પૂછશો નહીં તે રચનાનું મહત્તમ પરિમાણ શું છે વિધાર્થી 200 મીટર તેથી તમે લોકોએ તેને ખૂબ નજીકથી જોયું નથી તે 1 મીટરથી વધુ મોટું નથી અમે કોઈ FM સ્ટેશન અથવા કંઈક વિશે વાત નથી કરી રહ્યા વિદ્યાર્થી હા તે એ છે ના હું આ સફેદ રંગની વસ્તુઓ વિશે વાત કરી રહ્યો છું જે ઊભી રાખવામાં આવે છે વિદ્યાર્થી હા તે વર્ટિકલ નથી 1 મીટર મારો મતલબ છે કે મીટરનો ક્રમ એટલે કે એટલે કે 1 મીટર 2 ટુ 1 છે અને તરંગની લંબાઈ એ છે કે તે તમારા મોબાઇલ ફોન પર કેટલી ફ્રીક્વન્સી કામ કરે છે વિધાર્થી Wi Fi લગભગ 1 ગીગાહર્ટ્ઝ કહે છે તેથી ટોપી 30 સેન્ટિમીટર છે 3 મીટર જમણે તો તે 20 બાય 3 આશરે કેટલું છે 6 7 મીટર જેટલું તેથી જો તમે તમારી જાતને કિરણોત્સર્ગના નુકસાનથી સુરક્ષિત રહેવા માંગતા હોવ તો બેઝ સ્ટેશનથી ઓછામાં ઓછું આટલું દૂર રહેવું જોઈએ સલામતી સિવાય તમે કહી શકો છો કે જ્યા હું છું ત્યારે તે બેઝ સ્ટેશનથી આટલા અંતરથી વધુ દૂર દૂરના ક્ષેત્રનો અંદાજ યોગ્ય છે તેથી આ એક સામાન્ય રીત છે જેમાં આપણે આ સૂત્રનો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ હા તે ઊંચાઈ પર રાખવામાં આવે છે જે બેઝ સ્ટેશનની ઊંચાઈ પર રાખવામાં આવે છે તેથી તે ઇમારતો દ્વારા અવરોધિત નથી અને તેથી વધુ તે વપરાશકર્તાઓ સુધી સરળતાથી પહોંચી શકે છે દૃષ્ટિની રેખા એ ડીલ બ્રેકર નથી કારણ કે તરંગો હજી પણ બારીઓ અને દરવાજાઓમાંથી વિખેરી નાખે છે આ વિશે કોઈ પ્રશ્નો